તમે અગાઉના વ્યાખ્યાનમાં જે શીખ્યા તે એ છે કે શ્રોડિંજર Schrödinger સમીકરણ ઉકેલો માટે અમારી પાસે ∫∫mndxmn તેથીઆપણે હવે ધારીએ કે આપણે વેવ ફંક્શનને નોર્મલાઈઝ બનાવ્યા છે અને તે nnxnxδx x છે હવે આપણે આ 2 ગુણધર્મોનો ઉપયોગ ઉપયોગ હાઈઝનબર્ગ અને શ્રોડિંજર Schrödinger ના અભિગમ વચ્ચે ઈક્વીવેલેન્સી બતાવવા માટે કરીશું તેથી યાદ રાખો હાઈઝનબર્ગના અભિગમમાં મુખ્ય વસ્તુ છે ક્વોન્ટમ કંન્ડીશન જે px xpi છે જે મેટ્રિક્સ સ્વરૂપમાં h2πi છે તેનો અર્થ pmlxln xmlpln થાય છે હવે હુ mn કમ્પોનન્ટ લઈ રહ્યો છું જેનો સરવાળો l ઉપર imn બરાબર થાય છે તો હવે આપણને એ પ્રશ્ન થાય છે કે શું શ્રોડિંજરSchrödinger સમીકરણ પરથી આપણે તે શરત મેળવી શકીએ છીએ તો આપણે સૌથી પ્રથમ પગલું ઓળખીએ જો હું આ ઓપરેશન ddx લઉં તો કેટલાક ફંક્શન f માથી xddxf બાદ કરતા મળે છે જે એકલા f ની બરાબર છે તો આપણે હવે પ્રથમ પદ પરથી જોઈશુ કે આપણને xddxff મળે છે અને બીજા પદ પરથી xddxf મળે છે અને પ્રથમ પદ અને બીજુ પદ રદ થાય છે અને આપણને f મળે છે તેથી ddx એ x ફંક્શન પર ઓપરેટ કરશે અને એનો અર્થ છે કે ddx એ x પર પહેલા કામ કરશે અને પછી f બંને ફંક્શન પર ઓપરેટ કરશે જેનો અર્થ છે કે હું x અને f નો ગુણાકાર કરીશ અને પછી ડેરીવેટીવ xddx લઈશ જેનો ખાસ કરીને કોઈ સાથે ગુણાકાર કરી શકાય છે જો હું f લઈશ જે nth મા ભાગ નુ હશે તો હું શ્રોડિંજરSchrödinger સમીકરણ પર કાર્ય કરી શકું છું જ્યારે મારી પાસે ddxxn xdndxn હશે હવે હું બંને બાજુ i વડે ગુણાકાર કરું છું અને i ddxxn xi dndxi n લખી શકું છું ત્યાર બાદ હું બંને બાજુએ m દ્વારા ગુણાકાર કરીશ અને x ઉપર ઈન્ટીગ્રેટ કરીશ તેથી મને ડાબી બાજુએ ∞dx middxxn ∫dxm xi dnxdximn મળશે આપણે પાછલા વ્યાખ્યાનમાં જોયું હતું કે m ખરેખર ઓર્થોગોનલ છે તેથીઅહીં ઓર્થોગોનાલિટી મહત્વપૂર્ણ છે હવે અહી હું બીજું કંઈક વાપરવા જઇ રહ્યો છું અને તે છે સંપૂર્ણતા તેથી હવે હું તેને ∞ થી તરીકે લખું છું ત્યાં dx ઉપર ઈન્ટીગ્રેશન કરેલ છે મારી પાસે n છે મારી પાસે iddx છે હવે હું આંતરિક ઈન્ટીગ્રેશન માટે ∞x xdxxnx તરીકે લખીશ કારણ કે ડેલ્ટા ફંક્શન એ કંઈ નથી પરંતુ xnx છે તેથી હું ફરીથી માપના સંદર્ભમાં સંપૂર્ણતાનો ઉપયોગ કરીને x xલખી શકું છું અને બીજું પદ તેના જેવુ જ ∞dxmx ∞x xdxidnxdx સમાન બનશે

જે હું ફક્ત આ ડાબી બાજુ જ લખું છું તો આ પદમાં ડેલ્ટા ફંક્શન ને બીજા ઈન્ટીગ્રેશન દ્વારા લખી શકાય છે કારણકે તે બીજુ કઈ નથી પરંતુ idndx છે જેમા હવે હું સંપૂર્ણતાનો ઉપયોગ કરીશ તો ચાલો હું આ ડાબી બાજુ ફરીથી લખીશ અહી તમે આખી પ્રક્રિયાની સરખામાણી કરી શકો છો જે ∫dx niddx ∫δx xdxxnx ∫dx m છે અહીં મારી પાસે મારી ડાબી બાજુએ x xdxidnxdx છે જે ∞ થી ∞ ∞ થી ∞ ∞ થી ∞ લીમીટ પર છે અને હવે δx x તરીકે લખવા માટે ∑nxnx ફંક્શન દ્વારા સંપૂર્ણતાનો ઉપયોગ કરુ હું આને ડેલ્ટા ફંક્શન માટે મુકીશ તેથી હવે ડાબી બાજુએ ∞dx m બની જાય છે અંદરની બાજુ એ આ વેરીએબલ xiddxનું સંકલન ∞ થી લીમીટએ થાય છે હવે હુ અહી ઈન્ડેક્ષ બદલાવુ છું અને m અને n નો ઉપયોગ કરી રહ્યો છું તેથી હું તેને n l તરીકે લખીશ તેથી હું બહાર l લખી શકું છું કારણ કે ઈન્ટીગ્રેશનની અંદર ત્યા ખરેખર વાંધો નથી અને પછી હું આને lxxnx લખીશ જે તે માટેનું પ્રથમ ટર્મ છે બીજુ પદ હું ફરીથી લખવા જઇ રહ્યો છું જે Σi ∞dxnx ∞dx થશે હવે હુ x ને ઈન્ડેક્ષની અંદર મૂકીશ તેથી lxidnxdx અને અહીં મને ચાલો તો હવે હું કેટલાક કૌંસ અહી મૂકું છુ તેથી તે શરતો ઓળખવી સરળ થશે હવે હું અહીં એક કૌંસ મૂકીશ બીજા કૌંસમાં બીજુ પદ જેને એક કૌંસમા અને બીજું એક બીજા ઈન્ટીજર માટેઆ પ્રથમ પદ મુકેલ છે જે ઈન્ડાઈસીસ વાળા મેટ્રિક્સ પદ m અને l જેવું છે આ પદ પણ l અને n ઈન્ડાઈસીસ જ મેટ્રિક્સ એલીમેન્ટ છે આ m અને l સૂચકાંકો સાથેનો મેટ્રિક્સ એલીમેન્ટ છે આ l અને n ઈન્ડાઈસીસ સાથેનો મેટ્રિક્સ એલીમેન્ટ છે મારી પાસે l અને I ઉપર નો સરવાળો છે અને હવે હું આ બધા જ પદ ને મોટા કૌંસમાં મૂકીશ જ્યાં મારી પાસે પહેલુ ઈન્ટીગ્રેશન પદ ∞dx midldxબીજું ઈન્ટીગ્રેશન પદ ∞dx છે પરંતુ આ નક્લી વેરીએબલ હોવાથીહું હજી પણ મોટા કૌંસમાં dx lxxnx ∞dx mxxlતરીકે લખી શકું છું અને આ બધાને જો બરાબર યાદ કરીએ તો તે imn બરાબર થાય છે હવેઆપણે xmlને ∞mxx lxdx તરીકે અને pml ∞mxidldxdx તરીકે ઓળખીએ તો તેનાથી શું ઘટે છે કૌંસની અંદર l ના સરવાળા પર ઘટાડો થાય છે હવે મારી પાસે pml બીજુ પદ છે જેમાં xlnની બાદબાકી જો હું xmlpln વડે કરુ તો imn મળે છે જે મેટ્રિક્સ મિકેનિક્સની ક્વોન્ટમ કન્ડીશન છે તેથી જો તમારે જો બે સમકક્ષ ફંક્શન જોઈએ તો ત્યાં વેવ ફંક્શનનો ખાસ રીતે ઉપયોગ થાય છે જે ક્વોન્ટમ મિકેનિક્સ તરફના હાઈઝનબર્ગના અભિગમના મેટ્રિક્સ એલીમેન્ટને વ્યાખ્યાયિત કરવાની આ એક વિશિષ્ટ રીત છે જેને હવે ઓપરેટર કહેવામાં આવે છે તેથી હાઈઝનબર્ગની અને શ્રોડિંજરSchrödinger થિયરીની સમકક્ષતા રાખવા માટે pmn અને xmn માટે વેવ ફંક્શનમાંથી ગુણાકારનો ઉપયોગ કરીને ચાર x અથવા p ઓપરેટર માટે તેના ડીફરન્શીઅલમાંથી વ્યાખ્યાયિત કરવામાં આવી છે તેથી હું એક પદ અહી રજૂ કરી રહ્યો છું જે ઓપરેટર તરીકે ઓળખાય છે તેથી pml માટે અને mના ઈન્ટીગ્રેશન માટે તે સમાન થાય છે તો હવે હું p ઓપરેટર લાગુ કરું છું કેટલીકવાર તે ઉપરના ભાગમાં ldx સાથે લખાય છે જ્યાં xml માટે p ઓપરેટર બરાબર iddx હોય છે અને xml માટે mx ઓપરેટર છે જે મેં ldx ને ઉપર ના ભાગમા મૂકી છે જ્યા x ઓપરેટરએ કંઈ નથી પરંતુ ફક્ત x તેમજ p2 અને x2 ના ગુણાકાર દ્વારા મળે છે તેથી ચાલો હવે આપણે હાઈઝનબર્ગના મિકેનિક્સમાં xmn2lxmlxln ફંક્શન માટે x2 ને યાદ કરીએ અને તપાસીએ જે બરાબર થાય છે જેનો ફરીથી સંપૂર્ણતાનો ઉપયોગ કરીને હું ∫nxxdx તરીકે લખી શકું છું હવે હું lxlx ફંક્શન l ઉપરના સરવાળાનો ઉપયોગ કરીશ અને પછી ત્યાં એક xn છે જે xxdx છે જે એ કંઈ નથી પરંતુ δx x છે તેથી તે ∫mx2ndx બનશે તેથી x2 માટેનો ઓપરેટર x2 છે તેથી જો આપણે xmn2 ની ગણતરી કરવા માંગતા હોઈએ તો આ કંઈ નથી પરંતુ mxx2ndx નો વર્ગ છે તો ચાલો જોઈએ કે p2 શું છે pmn2 એ ∞mxi dldx ∞lxidndx છે જે l ઉપર આ બધા મુખ્ય dx નો સરવાળો છે કારણ કે પ્રથમ પદ એ કંઈ નથી પરંતુ આ pml છે અને તે કંઈ નથી પરંતુ pln છે તેથી મેટ્રિક્સના ગુણાકારના નિયમ દ્વારા હું આ ફરીથી લખીશ જે હું ઓપરેટર પર ∞mxiddx લખી શકું છું હું તેને આ રીતે લખી શકું છું કારણ કે ddx એ x પર કામ કરતું નથી જો તે x ઉપર ઈન્ટીગ્રેશન હોય તો મને idnxdxdx મળે છે પરંતુ ફરીથી આ પદ δ x x જો લઈએ અને તેથી આખુ ફંક્શન ∞mx 2d2dx2dx બને છે તેથી pmn2 માટે મેં lpmlplnpmlpln કર્યું જેને મેં ∫midlxdx તરીકે લખ્યું અને આ ∞lxidn dx છે અહી જો મુખ્ય dx હોય તો પછી હું ઓર્થોગોનાલીટીની શરતનો ઉપયોગ ફંક્શન ∫mx 2d2dx2ndx બરાબર બતાવવા માટે થાય છે જે p2 ઓપરેટર માટે છે અહી તમે જોઈ શકો છો કે p2 એ કઈ નથી પરંતુ p ગણો p ઓપરેટર છે માટે જો મારે p2ઓપરેટરની ગણતરી કરવી હોય તો મારે ખરેખર મેટ્રિક્સમાંથી ની ગણતરી કરવાની જરુર રહેતી નથી હું તરત જ mxp2 ઓપરેટર લખી શકુ છું જે 2d2dx2ndx બરાબર થાય છે તેથી તમે જુઓ કે આ ફંક્શન કેવી રીતે ખૂબ સરળ બને છે મારે અહી દરેક વખતે મેટ્રીક્સ ગુણાકાર કરવાની જરૂર નથી છતા પણ હું આ ગણતરી કરી શકું છું હું કોઈ પણ માટે ઓપરેટરો બનાવી શકું છું જે ફક્ત ઓપરેટરોનો ગુણાકાર કરે છે અને તમને જવાબ આપે છે તેથી આ હવે શ્રોડિંજરSchrödinger સાથેના હાઈઝનબર્ગ સમીકરણને સમકક્ષ બનાવે છે વળી જ્યાં હવે તરંગ વિધેય રચાય છે તે અનુરૂપ ઓપરેટરો લાગુ કરીને મેટ્રિક્સ એલીમેન્ટ મેળવી શકુ છું જેનો કંઈક અર્થ નીકળે છે તો હવે મારો સવાલ એ છે કે શું તે વિશેષ અર્થમાં કોઈ એક x માટે x દ્વારા સાથે ગુણાકાર કરી રહ્યું છે તો એવું લાગે છે કે જો હું x ની ગણતરી કરવા માંગુ છું તો હું માત્ર x દ્વારા ગુણાકાર કરું છું હવે જ્યારે હું વેવ ફંક્શન માટે બોર્ન ઈન્ટીગ્રેશન આપું છું જે તમને હવે પછીના વ્યાખ્યાનમાં સ્પષ્ટ થઈ શકશે પરંતુ ડીફરેંન્શીઅલ ઓપરેટર iddx મોમેન્ટમ આપે છે કે થોડું વિચિત્ર લાગે છે પરંતુ તે અર્થપૂર્ણ છે તે હવે જોઈએ હવે મોમેન્ટમ p સાથે ફરતા પાર્ટીકલ ને આપણે યાદ કરીએ જેની વેવ લેન્થ hp છે k એ 2π છે અને 2πhp જે p છે વેવ ફંક્શનનો સ્ટેટીક ભાગ eikxx છે આ એક નિશ્ચિત મોમેન્ટમ માટે પ્લેનનો માર્ગ છે તો ચાલો હવે p ઓપરેટરને ψ પર લાગુ કરીએ અને જોઈએ કે તે શું આપે છે તેથી જ્યારે હું popψ કરું છું ત્યારે તે મને eikx ઓપરેટર પર iddxઆપે છે તેથીઆ કિસ્સામાં pop લાગુ કરી ને જ્યારે પાર્ટીકલ પર ચોખ્ખુ મોમેન્ટમ pop હોય છે ત્યારે મને તે મોમેન્ટમ આપે છે તો તેનો અર્થ અહી એમ થાય છે કે તે pop મને મોમેન્ટમ આપે છે એટલે કેઆ એક એવો ઓપરેટર છે જે વેવ ફંક્ક્શનમાંથી મોમેન્ટમને ને બહાર કાઢે છે તો હવે હું ફક્ત આ pop લખીશ કે જે વેવ ફંક્શનમાંથી મોમેન્ટમ ને બહાર કાઢે છે અને તે શ્રોડિંજરમાં Schrödinger તે એક ફંક્શન આપે છે જેમા જ્યારે પણ તમે કોઈ ક્વોંન્ટીટી કાઢવા માંગતા હો ત્યારે તેને અનુરૂપ ઓપરેટર હોવો જોઈએ જે વેવ ફંક્શન પર કાર્ય કરે છે જે તમને તે આકસ્મિત રીતે ક્વોંટીટી જ અહીં આપે છે અહી તમને એક ચોક્કસ મોમેન્ટમ મળે છે તેથી આ એક મોમેન્ટમ આઈગન સ્ટેટ છે જેનું ℏk ઓપરેટર પર આઈગન વેલ્યુ છે હવે આપણે તેને થોડી જુદી રીતે જોઈએ nVxnEnn ઓપરેટર લઈએ તો શ્રોડિંજર Schrödinger સમીકરણ 22md2dx2 ની એનર્જી શું થશે જેની આપણે ચર્ચા આપણે હવે કરીએ તો આ ઓપરેટર કે જેને આપણે 12m 2d2dx2nVxn કહીએ છીએ હવે Vx ને તમે પોલીનોમીઅલ અથવા કંઈ પણ તરીકે લખી શકો છો અને આપણે જોયું છે કે તે પણ n ઓપરેટર પર કાર્યરત છે જે ઓપરેટરની ભાષામાંની બરાબર છે જે p2 તરીકે બનશે તેથી તે p22mV થશે જે n પર કામ કરતો ગુણાત્મક ઓપરેટર છે અને આ Enn આપે છે તે p22mVx છે જે ઓપરેટર પર એનર્જી જેવું છે તેથીએનર્જી માટે ઓપરેટરએ વેવ ફંક્શન ઉપર એનર્જી આપે છે જેન્નો અર્થ p થાય છે કે જે iddx લખી શકાય છે અને તેને બે કિસ્સાઓમાં લખવામાં આવી રહ્યું છે જે મને p પર કાર્ય કરતું ફંક્શન eikx માટે યોગ્ય જવાબ આપ્યો છે વળી eikx એ મને સાચુ મોમેન્ટમ peikx આપે છે અને n પર n p22mVxમને એનર્જી આપે છે તેથી એનર્જી માટેના આ ઓપરેટરને હેમિલ્ટોનિયન તરીકે ઓળખવામાં આવે છે આ અભ્યાસક્રમમાં આ એક પ્રારંભિક અભ્યાસક્રમ છે તેથી અહી હુ વધુ ઉંડાણ મા જતો નથી કે શું કામ તેને હેમિલ્ટોનિયન ઓપરેટર કહે છે અહી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે હેમિલ્ટોનિય એક ઓપરેટર છે જે n પર કાર્ય કરે છે અને આઈગન ફંક્શન જે તમને એનર્જી આપે છે તેથી આ વ્યાખ્યાનને સમાપ્ત કરવા માટે હું ફક્ત હાઈઝનબર્ગ અને શ્રોડિંજરSchrödingerસમીકરણ માટે હું તુલનાત્મક ટેબલ બનાવું તેથી હું હાઈઝનબર્ગ સમીકરણના આલેખનમા હાઈઝનબર્ગ શ્રોડિંજરનું Schrödingerએક ટેબલ બનાવીને આ વ્યાખ્યાનની સમાપ્તિ કરીશ જ્યાં શ્રોડિંજર Schrödinger સમીકરણના આલેખનમા x અને p ને મેટ્રિસ દ્વારા રજૂ કરવામાં આવે છે જેમા પાર્ટીકલ એક વેવ સંકળાયેલું છે જેને વેવ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે xαβ અથવા pαβ ને બહાર કાઢવામાં આવે છે અથવા હું ફંક્શનનો ઉપયોગ કરીશ તેથી જો અહીં મેટ્રિક્સ હોય તો તમારે ફંક્શન પર ઓપરેટર લાગુ કરવું પડશે હવે અહીં મોશનનું સમીકરણ ક્લાસિકલ રીતે છે સિવાય કે હવે આ મેટ્રિસની દ્રષ્ટિએ લખાયેલું છે અહીં વેવનું સમીકરણ છે જેના માટે px xpi એ ક્વોન્ટમ ક્ન્ડીશન છે pmn∫middx ndx વેવ ફંક્શન તરીકે લખીશ હું xmn ને ∫mxndx તરીકે લખીશ અહીંસ્ટેશનરી સીસ્ટમ માટે એનર્જી અથવા કન્ઝર્વેટીવ સીસ્ટમ માટે ડાયાગોનલ મેટ્રિક્સ છે તમે તે કર્યું છે કે અગાઉના હાર્મોનીક ઓસ્સિલેટર માટે એનર્જીએ શ્રોડિંજરSchrödinger સમીકરણનું આઈગન વેલ્યુ છે જો કે એનર્જી એ હાર્મોનીક ઓસ્સિલેટર માટે n12ℏω ની બહાર આવે છે અહીં આપણે હાર્મોનીક ઓસ્સિલેટર માટે n12ℏω દ્વારા આ એનર્જી માટે હલ કરી દીધી છે n12ℏω હોવાનું બહાર આવે છે અને તે બે બરાબર છે તેથી આ નિષ્કર્ષ પછી હું આ વ્યાખ્યાન એક પ્રશ્ન સાથે પુરું કરવા માંગુ છું અને તે પ્રશ્ન એ છે કે કર્ણ પદ નુ શુ થશે ઉદાહરણ તરીકે xnn પદ કે ∫nxxndx છે જે ∫nx2xdx દ્વારા લખી શકાય છે જે ∫nxiddx ndx છે આ પદ ને આપણે હજી સુધી સમજ્યા નથી કે તેનો અર્થ શું છે n2 નો અર્થ શું થાય છે તેનો અર્થ અમે આ પછીના વ્યાખ્યાનમાં સંબોધન કરીશું તેથી હું આ વ્યાખ્યાન તે પ્રશ્ન સાથે પુરુ કરીશ